આપણે હજુ થોડા વધુ ઉદાહરણો જોઈશું ઉદાહરણ 2 આ મુજબ છે પ્રતિ કિલોમીટર લાઈન ટુ ન્યુટ્રલ કેપેસીટન્સ અર્થ ની અસર ને ધ્યાનમાં લીધા વિના અને ધ્યાનમાં લઈને શોધો વાહક ની ત્રિજ્યા 0 01 મીટર છે તે એકબીજા થી 3 5 મીટર ના અંતરે આવેલા છે અને જમીન થી 8 મીટર જેટલા ઉપર છે સાથે પરિણામ ની પણ તુલના કરો તો અહી વ્યાખ્યાન 13 નું સમીકરણ 44 લાગુ કરો C120 121log D r 1D24h2 અહી r 0 01 m D 3 5 m અને h 8 m છે તોC12 0 121log 3 5 r 13 524 82 0 00477 µFkm થશે હવે લાઈન ટુ ન્યુટ્રલ કેપેસીટન્સ માટે C1n C2n 2C12 2 X 0 00477 0 00955 µFkm અહી અર્થ ની અસર ને ધ્યાનમાં લીધેલી છે

હવે C1n C2n 2C12 0 0242log 0 00951 µFkm અહી અર્થ ની અસર ને ધ્યાનમાં લીધેલી નથી હવે આ બંને કિંમત ને વિભાજીત કરીએ તો C1n C1n 0 009550 009511 0042 એટલે કે અર્થ ની હાજરી કેપેસીટન્સ માં માત્ર 0 42 નો વધારો કરે છે જે નહિવત્ છે તેનો મતલબ એ છે કે વ્યવહારિક હેતુઓ માટે અર્થ ની હાજરી ના પ્રભાવ ની તમે અવગણના કરી શકો છે 3 ફેઝ માં પણ તમને આ જ તારણ મળશે ચાલો હવે ઉદાહરણ 3 જોઈએ આકૃતિ 11 માં બતાવ્યા પ્રમાણે એક 200 કિલોમીટર લાંબી ટ્રાન્સપોસ્ડ ડબલ સર્કિટ 3 ફેઝ લાઈન નું કેપેસીટન્સ અને ચાર્જિંગ કરંટ શોધો લાઈન 220 kV પર ચાલે છે અને ત્રિજ્યા 2 cm છે અહી વ્યાખ્યાન 13 નું સમીકરણ 35 લાગુ કરીએ Can0 0242log Deq Ds જયાં સમીકરણ 38 મુજબ Deq D13 16 છે અહી d1 7 5 m d2 42 8 252 9 168 m d5 8 m અને D 4 07 m છે તેથી Deq 4 0713 9 7 16 6 61 m થશે સમીકરણ 39 મુજબ Ds 12 13 16 છે અહી r 0 02 m d3 82 7 52 10 965 m d4 9 m છે તેથી Ds 0 10 16 0 453 m થશે તેથી Can0 0242log Deq Ds0 0242log 6 453 0 02078 µFkm હવે લાઈન ની લંબાઈ 200 કિલોમીટર છે તેથી Can 0 02078 X 200 4 157 µF હવે ચાર્જિંગ કરંટ ની કિંમત IchgCanVLN જયાં VLN Van ㄥ0º ⇨ VLN 2203 kV છે Ichg 2 X X 50 X 4 157 X 10 6 X 2203 0 1658 kAphase 165 8 Aphase તો ચાર્જિંગ કરંટ ની ગણતરી આ રીતે કરવાની હોય છે ચાલો હવે ઉદાહરણ 4 જોઈએ અહી એક અલગ કન્ફિગરેશન છે આકૃતિ 12 માં એક બંડલ્ડ વાહક નું સિંગલ ફેઝ ઓવરહેડ ટ્રાન્સમીશન લાઈન કન્ફીગરેશન બતાડેલ છે ટ્રાન્સમીશન લાઈન 132 kV 50 Hz પર કાર્યરત છે દરેક વાહક ની ત્રિજ્યા 0 67 cm છે તો ટ્રાન્સમીશન લાઈન ની સમકક્ષ રજૂઆત અને લાઈન વચ્ચે નું કેપેસીટન્સ શોધો અહી સમબાજુ ત્રિકોણ છે જેથી અંતર d સમાન છે વાહકો b1 b2 અને b3 સમાન ફેઝ માં છે વાહકો a2 અને b1 વચ્ચે નું અંતર D છે અહી D 6 m d 0 1 m ત્રિજ્યા r 0 67 cm 0 0067 m છે અહી ઉંચાઈ h 0 12 0 052 0 0866 m થશે હવે તમારે DSA અને DSB શોધવાના છે અહી એક સમબાજુ ત્રિકોણ બનેલ છે તો DSA r d213 0 0067 X 0 1213 0 0406 m થશે અને DSB r d 2d r dr d 2d19 13 23 19 0 006713 X 0 123 X 19 0 0473 m થશે da1b3 da2b1 da2b2 da2b3 da3b1 da3b3 19 છે da1b1 6 1 m da1b2 6 2 m da1b3 6 3 m da2b1 6 m da2b2 6 1 m da2b3 6 2 m હવે da3b1 da3b2 અને da3b3 નીચે પ્રમાણે શોધી શકાય da3b1 0 08662 6 052 6 0506 m da3b2 0 152 6 1506 m da3b3 0 08662 6 252 6 2506 m તો હવે Deq 6 1 X 6 2 X 6 3 6 X 6 1 X 6 2 6 0506 X 6 1506 X 6 250619 6 15 m ટ્રાન્સમીશન લાઈન ની સમકક્ષ રજૂઆત માં બે વાહકો હશે જયાં rA DSA 0 0406 m અને rA DSB 0 0473 m છે અને બંને વાહક વચ્ચે નું અંતર 6 15 m છે હવે મારો તમને એક સવાલ છે આપણે અહી બંડલ્ડ વાહકો નો ઉપયોગ કરી રહ્યા છીએ તો પણ અહી ત્રિજ્યા બદલાય છે અહી ત્રિજ્યા 0 67 મીટર આપેલ છે તેના બદલે તમે સમકક્ષ રજૂઆત માં અલગ ત્રિજ્યા લો છો તો ત્યાં કેટલાક ફાયદા હોવા જોઈએ તમને આ સવાલ છે કે અહી આ પ્રકાર નું સિંગલ કંડક્ટર કન્ફિગરેશન બનાવવાના કયા ફાયદા છે હવે અહી સમીકરણ 7 મુજબ CAB0ln Fm 3 14 8 854 10 12ln 6 15 0 0406 0 0473 Fm 0 00562 µFkm સમીકરણ 7 ને નીચે મુજબ પણ લખી શકાય CAB0ln Deq DSA DSB Fm હું આશા રાખું છું કે તમે આ બધું સમજી શક્યા હશો ફક્ત બધા અંતર ની ગણતરી સાવચેતી થી યોગ્ય રીતે થવી જોઈએ હવે આગળ નું ઉદાહરણ જોઈએ આકૃતિ 15 માં બતાડેલ લાઈન નું કેપેસીટન્સ શોધો દરેક પેટા વાહક ની ત્રિજ્યા 1 cm છે દરેક ફેઝ માં a b c aa' bb' અને cc' એમ 2 વાહક છે અને બે વાહક વચ્ચે અંતર 0 6 મીટર છે વાહક a'b' અને વાહક b'c' વચ્ચે નું અંતર 6 મીટર છે અને તમારે લાઇન કેપેસીટન્સ શોધવાનું છે તો અહી r 1 cm 0 01 m અને d 0 6 m છે તેથી Ds r 01 X 0 612 0 07746 m Deq Dab Dbc Dca13 અને Dab dab dab' da'b' da'b14 અહી dab 6 m da'b' 6 m dab' 62 0 62 6 03 m અને da'b 6 03 m છે

તેથી Dab 6 X 6 03 X 6 03 X 614 6 015 m અને Dbc Dab 6 015 m હવે Dca dac dac' da'c'14 અહી dac da'c' 12 m dac' da'c 122 0 62 12 015 m છે તેથી Dca 12 X 12 015 X 12 015 X 1214 12 0075 m હવે Deq Dab Dbc Dca13 6 015 X 6 015 X 12 007513 7 573 m સમીકરણ 34 માં આ કિંમત મુકતા Can0 0242log Deq Ds0 0242log 7 07746 0 1216 µFkm હવે એક સરળ ઉદાહરણ જોઈએ આકૃતિ 16 માં બતાવ્યા પ્રમાણે એક અનટ્રાન્સપોઝ્ડ 3 ફેઝ લાઈન ના વાહક 'a' માટે ચાર્જ વેલ્યુ પર મીટર નું સમીકરણ મેળવો અહી આપવામાં આવેલ વોલ્ટેજ એ સંતુલિત 3 ફેઝ છે અને ફેઝ એ નો ચાર્જિંગ કરંટ પણ શોધો અહી બધા વાહકો નું કન્ફિગરેશન દર્શાવેલ છે વાહક ની ત્રિજ્યા r છે વાહકો a b અને c છે તથા તેમની વચ્ચે નું અંતર D છે અહી એક ત્રિકોણ માં વોલ્ટેજ Vab Vbc અને Vca દર્શાવેલ છે અને Vab Vac 3Van હોય છે વચ્ચે એક ન્યુટ્રલ છે અને તેની સાથે સંકળાયેલ વોલ્ટેજ Van Vbn અને Vcn અહી દર્શાવેલ છે આ ફેઝર ડાયાગ્રામ મુજબ Van V3ㄥ00 છે કારણકે આપણે ધારીએ છીએ કે Vab Vbc Vca V છે અને Van ને એક રેફરેન્સ તરીકે લીધેલ છે હવે Vab Vㄥ300 છે કારણકે Vab એ Van થી 300 લીડીંગ છે એ જ રીતે Vbc Vㄥ 900 છે કારણકે Vbc એ Van થી 900 લેગીંગ છે Vca Vㄥ1500 છે કારણકે Vca એ Van થી 1500 લીડીંગ છે એ જ રીતે Vac Vㄥ 300 છે માની લો કે આ Van છે અને અહી Vbc અને Vca છે તો ફક્ત Vac 1800 હશે અને Vac Vㄥ 300 હશે કારણકે Vac એ Van થી 300 લેગીંગ છે તેથી આ સમજી શકાય તેવું છે